તેથી ચાલો આપણે આ ફાઇનાઇટ એલિમેન્ટ મેથડની કેટલીક વિગતોમાં જઈએ અને મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ આપણે તેના દ્વારા જે વૈચારિક રીતે કામ કર્યું છે તે વાસ્તવમાં આપણે પહેલેથી જ આની ચર્ચા કરી છે તેથી મોમેન્ટ્સ ની કહેવાતી પદ્ધતિ સાથે ઘણી સમાનતા છે તેથી ચાલો તેને રીકેપ કરીએ તેથી અમારી પાસે શું હતું જો તમને યાદ હોય કે તે આપણું ઓપરેટર સમીકરણ હતું જેના પર અમે મેથડ ઓફ મોમેન્ટ્સ નો યોગ્ય અભ્યાસ કર્યો છે તેથી અહીં રીકેપ કરીએ તો L શું હતું તે ઓપરેટર હતું અત્યાર સુધી આપણે જે ઓપરેટરો જોયા હતા તે સંકલિત સંકલન સમીકરણ ઓપરેટર હતા તેમની અંદર એક સંકલિત સંકલન ચિહ્ન હતું અજ્ઞાત શું હતું જે હું ઇચ્છતો હતો અને અજ્ઞાત છે ફોર્સડ્ ફંક્શન સાથે અમુક બાઉન્ડ્રી શરતો તેથી અમે આ કેસમાં તમામ સીમાની શરતોને હંમેશા સ્પષ્ટ કરવાની જરૂર છે તેથી આપણે અહીં એક પ્રારંભિક બિંદુ તરીકે સમાન પ્રકારના સમીકરણને ધારણ કરીશું જ્યારે આપણે મોમેન્ટ્સ ની પદ્ધતિ પર ગયા ત્યારે આપણે શું કર્યું પગલું 1 શું હતું વિદ્યાર્થી બેસિસ ફંક્શન બેઝિસ યોગ્ય રીતે ફંક્શન કરે છે તેથી મેં કહ્યું મેં કહ્યું કે હું આ ફોર્મમાં બેઝિસ ફંક્શનનો સેટ લખી શકું છું અને પછી મેં શું કહ્યું તેથી મેં આને અંદરથી બદલ્યું તેથી મને મળ્યું અને આ વિદ્યાર્થી સમાન અધિકાર તેથી અમે તે કરી શકીએ છીએ પરંતુ મૂળભૂત રીતે પગલું 2 શું હતું આધાર એ એક પ્રથમ પગલું છે વિદ્યાર્થી પરીક્ષણ બરાબર ને પરીક્ષણ બરાબર ને તેથી મારી પાસે આ બેઝિક ફંક્શન્સ હતા અને આગળનું સ્ટેપ ટેસ્ટિંગ ફંક્શન્સ હતું તો મેં શું કર્યું હું ઇનર પ્રોડક્ટ લીધો તેથી ઇનર પ્રોડક્ટ લો તો શું થયુ તેથી આ સરવાળો બહાર જ રહ્યો તેથી આ એક એવો નંબર છે જે સ્થિર છે અને અહીં ટેસ્ટિંગ ફંક્શન આવ્યું છે એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ ફક્ત જમણી બાજુનું ઇનર પ્રોડક્ટ બની ગયું છે તેથી આ ભાગ તમારા બધા માટે યોગ્ય રીતે પરિચિત છે તો પછી અમે ધ્યાનમાં લીધેલ ટેસ્ટિંગ ફંક્શનનો સૌથી સરળ પ્રકાર કયો હતો વિદ્યાર્થી ડેલ્ટા ડેલ્ટા બરાબરને તેથી જો તમે સૌથી સરળ ટેસ્ટિંગ ફંક્શન લો તો અમે તેથી આ રીતે મેં તે સાચું લખ્યું છે તેથી આ ઇનર પ્રોડક્ટ અને આ બધી સામગ્રી તે શું ઉકાળે છે આ ઇનર પ્રોડક્ટ તૂટી જાય છે સંકલન પડી જાય છે જેની સાથે હું બાકી છું તેથી ઉદાહરણ તરીકે બરાબર છે તેથી તો પછી આ ઓપરેટર સમીકરણ સાચુ છે હવે તમે જોઈ શકો છો કે મેં આ રીતમાં આ કેમ લખ્યું છે તેથી જ્યારે હું આને અમુક ટેસ્ટિંગ ફંક્શન દ્વારા ગુણાકાર કરું છું તેથી અને પછી તે પરીક્ષણનો અર્થ છે જમણી ડાબી બાજુ તેથી આનું મૂલ્યાંકન કરવામાં આવશે કે તેનો અર્થ શું છે તે એકમાત્ર મૂલ્યો છે જે સંકલિત સંકલન ની અંદર ટકી રહે છે તેથી તો આ અહીં તમારું ટેસ્ટીંગ ફંક્શન હતું અને અમારી પાસે જે પદ્ધતિ હતી તેનો અર્થ એ છે કે આ માટેનું નામ પોઇન્ટ મેચિંગ તરીકે આપવામાં આવ્યું હતું કે કયા પોઇન્ટ મેચિંગ હતા તે નામ અમે આપ્યું છે યોગ્ય પોઇન્ટ મેચિંગ ઓકે તમે આ બિંદુએ રોકી શકો છો અને આ અંદાજિત પદ્ધતિઓના લોકપ્રિય સમૂહને જન્મ આપે છે જેને ફાઇનાઇટ ડિફફરેન્સ પદ્ધતિઓ કહેવામાં આવે છે તેથી આ પણ ફાઈનાઈટ તરફ દોરી જાય છે તેથી ફાઇનાઇટ ડિફફરેન્સ પદ્ધતિઓ દ્વારા મારો મતલબ શું છે તમે અહીં આ ઉદાહરણને જોઈ શકો છો તેથી અહીં આપણે કહીએ કે હું કોઈપણ વિશ્લેષણાત્મક ડેરિવેટિવ્ઝની ગણતરી કરવા માંગતો નથી અને મારી પાસે આ છે તમે જાણો છો કે પાઇ નું બીજું ડેરિવેટિવ એક તબક્કે મૂલ્યાંકન કરે છે પરંતુ મારે આ ફક્ત ફંક્શન વેલ્યુના સંદર્ભમાં મર્યાદિત તફાવતોની દ્રષ્ટિએ લખવાનું છે તો પછી હું આને શું લખીશ મારો કહેવાનો અર્થ છે આ પછી કંઈક યોગ્ય જેવું બનશે તેથી આ રીતે તમે તેને વિવિધ મૂલ્યો માટે પુનરાવર્તિત કરી શકો છો અને તમને જમણી બાજુએ દરેક માટે સમીકરણોનો સમૂહ મળશે જે તમને સમીકરણોનો સમૂહ મળશે તેથી તે ફાઇનાઇટ ડિફરન્સ મેથડ ના નામથી ઓળખાય છે જ્યારે આપણે આ કોર્સના ત્રીજા મોડ્યુલ પર આવીશું ત્યારે આપણે આને વિગતવાર જોઈશું ઠીક છે પરંતુ હું ફક્ત બિંદુની શાખાને ઓળખી રહ્યો છું જે તરત જ થાય છે તેથી તેથી શું થાય છે તે જ ફ્રેમવર્ક છે જે આપણી પાસે મોમેન્ટ્સ ની પદ્ધતિ માટે છે તે છે જેનો આપણે આગળ જતા ફાઇનાઇટ એલિમેન્ટ મેથડ પ્રશ્ન માટે ઉપયોગ કરીશું હા જેમ તમે ધારો છો કે તેઓ અલગ થયા હતા તે એક છે જે વધુ ચોક્કસ હોવું સારું છે હા તમે કહો છો કે તમે પૂછો છો નોડ પોઈન્ટ વચ્ચે શું વિભાજન હોવું જોઈએ હા તેથી તમારે અહીં થોડું સાવચેત રહેવું પડશે તમારે ખાતરી કરવા માટે સાવચેત રહેવું જોઈએ કે તમે મૂળભૂત રીતે આ ફક્ત 2 ન કરો અને આ શબ્દને અહીં ભૂલી જાઓ તે બરાબર છે કારણ કે એકંદરે તમારો મારો મતલબ છે કે તમે જે કંઈ પણ કરો છો તે એકંદરે તમારી સ્કેલિંગ કરવું જોઈએ કારણ કે તમે પહેલાં સંકલિત સંકલન સમીકરણ પદ્ધતિઓમાં જોયું છે જેમ જેમ હું મારા ડિસ્કરીટાઈઝેશનને વધુ ઝીણવટપૂર્વક બનાવું છું તેમ મને વધુને વધુ સચોટ જવાબો મળે છે તેથી તે ડિસ્કરીટાઈઝેશન નોડ્સ વચ્ચેના તફાવતમાં અનુવાદ કરે છે તેથી હું ફાઇનાઇટ ડિફફરેન્સ દ્વારા ડેરિવેટિવનો અંદાજ લગાવી રહ્યો છું તેથી કે છેદ બાબતો તેથી તમારે તેના વિશે સાવચેત રહેવાની જરૂર છે જે લોકો અહીં આ પરિબળને છેદમાં સમાવતા નથી તેઓએ જમણી બાજુના અંશમાં સમાવેશ કર્યો છે આ માત્ર એક દ્વારા છે મારો મતલબ છે કે આ સમીકરણ પાછળનો વિચાર ડેરિવેટિવના ફાઇનાઇટ ડિફફરેન્સનો અંદાજ છે ફોરવર્ડ ડિફરન્સ સેન્ટ્રલ ડિફરન્સ બેકવર્ડ ડિફરન્સ એ ડેરિવેટિવનો અંદાજ કાઢવાની રીતો છે જે તમે બે વાર લાગુ કરશો તો તમને આ એક્સપ્રેશન બરાબર મળશે પરંતુ હા અમે આમાં વધુ નહીં જઈએ કારણ કે અમારી પાસે ફાઇનાઇટ ડિફફરેન્સ પદ્ધતિઓનો અભ્યાસ કરવા માટે સમર્પિત મોડ્યુલ હશે તેથી આ એ જ ફ્રેમવર્ક છે જેનો આપણે ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ અને FEM તરફ વધુ આવી રહ્યા છીએ FEM શું કરે છે તે ટેસ્ટિંગ ફંક્શનને બેઝિસ ફંક્શન બરાબર કરવા માટે સેટ કરે છે તેથી મારો મતલબ એ છે કે તે એકદમ સુવર્ણ નિયમ નથી પરંતુ FEM કરવા માટેની આ સૌથી સામાન્ય રીત છે કે તમે પરીક્ષણ અને બેઝીસ ફંક્શનને સમાન રીતે પસંદ કરો અને આને પણ કહેવામાં આવે છે અમે આ શબ્દને પહેલા ગેલેર્કિનની પદ્ધતિ તરીકે ઓડખવા માં આવતી હતી તેથી હું પાછલી સ્લાઇડમાંથી માત્ર એક જ વસ્તુ દર્શાવવા માંગુ છું જ્યારે હું અહીં આ સમીકરણને જોઉં છું ત્યારે હું ફરીથી લખી શકું છું મારો મતલબ કે હું આ સમગ્ર સમીકરણને વધુ સરળ ફોર્મેટમાં ફરીથી લખી શકું છું આ જે છે તેથી અમુક અર્થમાં હું આ સમીકરણ સાથે શું કહું છું કે હું આ સમીકરણને થોડા અલગ મુદ્દાઓ પર લાગુ કરી રહ્યો છું સાચો તેથી જો મારી પાસે આ r જેવી મારી આખી અક્ષો હોય તો હું તેને ફક્ત અમુક એવા મુદ્દાઓ પર જ લાગુ કરી રહ્યો છું જે તમે અહીંના પોઈન્ટની નિયમિત ગ્રીડ તરીકે જાણો છો પરંતુ અહીં મધ્યવર્તી બિંદુઓ પર શું થાય છે તે વિશે કંઈ કહી રહ્યો નથી તેથી સ્વાભાવિક પ્રશ્ન એ છે કે તમે જાણો છો કે ત્યાં થોડી વધુ ચોકસાઈ મેળવવા માટે ઉપલબ્ધ છે તો આપણે આની સાથે શું કરી શકીએ તે આ જ સમીકરણ છે જે મારી પાસે હતું કે હું શું કરીશ તે મને આ ફોર્મમાં આ લખવા દો અગાઉ અમે આને માત્ર એક તબક્કે લાગુ કરી રહ્યા હતા હવે અમે જે કહીએ છીએ તે વધુ સારી ચોકસાઈ મેળવવા માટે હું ડેલ્ટા ફંક્શન સિવાયના ટેસ્ટિંગ ફંક્શનનો ઉપયોગ કરવા જઈ રહ્યો છું અને તે બેઝિસ ફંક્શન જેવો જ છે જે આપણે અહીં કરીએ છીએ તો તેનો મૂળભૂત અર્થ શું છે તેનો અર્થ એ છે કે ઇન્ટિગ્રલ ઓવર તેથી આ ટેસ્ટિંગ રાઇટ છે આ ટેસ્ટિંગ ફંક્શન સાથેના આધાર સાથેના સ્ટેપ 2 અગાઉના ટેસ્ટિંગ જેવું જ છે આ કિસ્સામાં ટેસ્ટિંગ ફંક્શન એ બેઝિક ફંક્શન રાઇટ જેવું જ છે તેથી હું લખવાનું ચાલુ રાખીશ આપણી પાસે જે ડોમેન છે તે શું છે ચાલો આપણે કહીએ કે આ એક કોમ્પ્યુટેશનલ ડોમેન છે ચાલો તેને ઠીક કહીએ હવે સમગ્ર FEM માં એક પ્રકારની મુખ્ય વિશેષતાઓ એ છે કે આ આધારભૂત કાર્યો અથવા ટેસ્ટિંગ ફંક્શન્સ તેઓ સબ ડોમેન કાર્યો છે મતલબ કે તેઓ માત્ર અમુક નાના પ્રદેશ પર બિન શૂન્ય છે તેથી સબ ડોમેન આધાર અને ટેસ્ટિંગ ફંક્શન્સ બરાબર છે તેથી સૈદ્ધાંતિક રીતે આ સંકલન સમગ્ર વસ્તુ પર છે પરંતુ તે વાંધો છે કારણ કે તે માત્ર અમુક નાના પ્રદેશ પર જ બિન શૂન્ય છે તેથી રાહ જુઓ ચાલો આપણે કહીએ કે આ તે પ્રદેશ છે જ્યાં આ 0 છે તેથી અમે આને નોન ઝીરો સોરી આ સિગ્મા એમ કહીએ છીએ તેથી આને આપણે r ના bm નો આધાર કહીએ છીએ આધારનો અર્થ છે અવકાશમાંનો પ્રદેશ જ્યાં તે બિન શૂન્ય છે તેની બહાર 0 બરાબર છે તેથી તે પ્રથમ ચિત્રમાં જ્યાં આપણે જોયું કે એરક્રાફ્ટ જે પ્રકારે ત્રિકોણમાં વિભાજિત થયું હતું દરેક ત્રિકોણ આ એક સિગ્મા M ઓમેગા M જેવો છે તે વિચાર છે Student નાની નાની જેવી વસ્તુઓથી બનેલું હશે તેથી હવે અમે એમ કહીને શરૂઆત કરી છે કે અગાઉની પદ્ધતિ આ ડેલ્ટા પરીક્ષણને લાગુ કરી રહી હતી તે થોડા અલગ બિંદુઓ પર ડિફફરેનશીયલ સમીકરણને લાગુ કરી રહી હતી હવે હું શું છું આપણે આ સમીકરણનું અર્થઘટન આપી શકીએ તેથી આ ડિફફરેનશીયલ સમીકરણ છે જે હું લાગુ કરવા માંગુ છું તેથી જો આ બિન શૂન્ય હોય તો હું આને શેષ તરીકે જોઈ શકું છું તેનો અર્થ એ છે કે ડિફફરેનશીયલ સમીકરણને સંપૂર્ણ રીતે યોગ્ય રીતે અનુસરવામાં આવતું નથી અને હું આને આ એકંદર સંકલિત સંકલન માટે વજન તરીકે જોઈ શકું છું તેથી હવે હું કહું છું કે હું અવકાશમાં દરેક બિંદુએ આ અવશેષ 0 હોવાનો આગ્રહ રાખતો નથી પરંતુ આ ડોમેન પર સરેરાશ ભારિત અર્થમાં તેને 0 બરાબર લાગુ કરો દરેક r માટે તે ખૂબ જ મજબૂત શરત છે તેના કરતાં આ ઘણું અલગ છે તેથી અમે તેને નબળું પાડી રહ્યા છીએ અમે કહી રહ્યા છીએ કે તમે કરી શકો છો હું તમને પણ મંજૂરી આપીશ કે તે સરેરાશ અર્થમાં બિન શૂન્ય મૂલ્યો પર જાય છે ઉદાહરણ તરીકે જો પલ્સ ફંક્શન જેવું 1 હતું તો હું કહું છું કે સરેરાશ શેષ 0 છે જે આ સમીકરણનો અર્થ સાચો હશે પરંતુ સામાન્ય રીતે મને જરૂર નથી માત્ર પલ્સ ફંક્શન કંઈક વધુ જટિલ હોઈ શકે છે તેથી હું થોડું અલગ અર્થઘટન આપવાનું કારણ એ છે કે FEM સમુદાય જે દેખાય છે તે મોમેન્ટ્સ ના સમીકરણોની પદ્ધતિનું અર્થઘટન આપવા જેવું છે જે આપણે પહેલેથી જ મેળવી લીધું છે તેથી અહીં જ્યારે આપણે અહીં મોમેન્ટ્સ ના સમીકરણની પદ્ધતિ પ્રાપ્ત કરી છે ત્યારે અમારી પાસે આ ભારિત શેષ અર્થઘટન યોગ્ય નથી અમે ફક્ત કહ્યું કે તે b ના આધારે પ્રક્ષેપિત છે પછી હું પરીક્ષણ કરું છું તે મારું અર્થઘટન હતું અમે તેનાથી ખુશ હતા ફાઇનાઇટ એલિમેન્ટ લોકો તેઓ સહેજ અલગ માર્ગ દ્વારા સમાન સમીકરણ પર પહોંચ્યા અને તેમનું અર્થઘટન ભારિત શેષ છે સમીકરણો સમાન છે આ આપેલ અર્થઘટન અલગ છે ઠીક છે પરંતુ જો તમે ફેમ પર પેપર અને ટેક્સ્ટ બુક વાંચશો તો તેઓ તેને ભારિત શેષ પદ્ધતિ કહેશે જ્યારે તમે વાંચો છો કે તમારે મૂંઝવણમાં આવવું જોઈએ નહીં ત્યારે તમારે સમજવું જોઈએ તે મૂળભૂત રીતે મોમેન્ટ્સની MOM પદ્ધતિ છે એક જ વસ્તુને વિવિધ નામો અને અલગ અલગ ફ્રેમ્સથી બોલાવવામાં આવે છે ખ્યાલ એ જ બેઝિસ ફંક્શન છે ટેસ્ટિંગ ફંક્શન એ બધુ જ છે હા અમે ભારિત અર્થમાં તેને 0 તરીકે લાગુ કરી રહ્યા છીએ વિદ્યાર્થી તેથી જો આપણે તોડીએ જો આપણે નહીં તે એટલા માટે હશે કારણ કે 0 બહાર છે તેનાથી કોઈ ફરક પડતો નથી કે તમે આને ઓમેગા કહી શકો તે વાંધો નથી તો હવે અહીં તમારી ફી બેસિસ ફંક્શનમાં આ વિસ્તરણમાંથી આવી રહી છે તો આ સમીકરણમાં કેટલા અજાણ્યા છે વિદ્યાર્થી એન n સમીકરણો કેટલા n સમીકરણો અને કેટલા સમીકરણો આ કેટલા સમીકરણો છે મારો મતલબ કે આપેલ પસંદગી માટે આ માત્ર એક સમીકરણ છે વિદ્યાર્થી હા આ એક સમીકરણ છે તેથી FEM નું મૂળભૂત ફ્રેમ વર્ક તમારા આખા ડોમેનને તમે જાણો છો તેમાં વિભાજીત કરવાનું છે વિદ્યાર્થી n આવા ગમે તે ડોટ ડોટ ડોટ તો m માટે પુનરાવર્તન કરો 1 થી N બરાબર છે અને તમને સમીકરણોની સિસ્ટમ મળે છે અને તમારું x ક્યાં છે x નું કૉલમ વેક્ટર બનશે તે મારું અજ્ઞાત છે દરેક ટેસ્ટિંગ ફંક્શન મને એક સમીકરણ આપે છે અને મારી પાસે આવા વિશિષ્ટ કાર્યો છે તેથી તે તે ફિલસૂફીનો પ્રકાર છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ આપણે આ આધારભૂત કાર્યો કેવી રીતે પસંદ કરીએ તેથી ફાઇનાઇટ એલિમેન્ટ મેથડ માટે જરૂરી છે કે આ આધારભૂત કાર્યોમાં કન્ટીનયુટી અને ડિફફરેનશીએબીલીટીના ચોક્કસ ગુણધર્મો હોવા જોઈએ જે આપણે પછીથી ઠીક કરીશું તેથી ફક્ત તમને કહેવા માટે કે તમે આ પસંદ કરી શકતા નથી તમે આ bm ને અમુક રેન્ડમ ફેશનમાં પસંદ કરી શકતા નથી તેમની પાસે કેટલાક સરસ ગાણિતિક ગુણધર્મો હોવા જોઈએ કન્ટીનયુટી અને ડિફફરેનશીએબીલીટી એ કેટલાક લોકપ્રિય છે જે આ કાર્યોમાં હોવા જોઈએ હવે અત્યાર સુધી હું આ એક ખૂબ જ અમૂર્ત તરીકે લખી રહ્યો છું જે તમે L ઓપરેટર પ્રકારની વસ્તુને જાણો છો પરંતુ અમે કંઈક વધુ નક્કર જોવા માંગતા નથી તો આ L ઓપરેટરનું ઉદાહરણ શું હોઈ શકે તેથી ખૂબ જ સરળ ઉદાહરણ મેક્સવેલના સમીકરણો પહેલા બે મેક્સવેલના સમીકરણો જે આપણે જાણીએ છીએ કે આપણે E અને H જેવા એક ચલને નાબૂદ કરી શકીએ છીએ I H ને નાબૂદ કરી શકીએ છીએ અને તેને E રાઇટના સંદર્ભમાં લખી શકીએ છીએ તેથી ઉદાહરણ તરીકે તમારું શું હતું અને હંમેશા સામાન્ય રીતે r નું ફંક્શન છે હવે જો મારે આગળના સમીકરણનો ઉપયોગ કરવો હોય તો મારે શું કરવું જોઈએ જો હું અહીં ડાબી બાજુએ કર્લ લઉં તો શું હું જમણી બાજુએ કર્લનો ઉપયોગ કરી શકું ના કારણ કે હું જાણું છું કે હું જાણતો નથી વિદ્યાર્થી તો હું શું કરી શકું વિદ્યાર્થી હું બરાબર કરી શકું છું હું કરીશ છે વિદ્યાર્થી ધારો કે J 0 છે તે કોઈ જટિલ નથી તેથી ચાલો આપણે તેને લખીએ ખરેખર જરૂર નથી કે તેની સાથે યોગ્ય રીતે વ્યવહાર કરવો સરળ છે તેથી આ આખી વસ્તુને આ રીતે સરળ બનાવી શકાય છે તેથી તમારી પાસે હવે ડાબી બાજુએ જે છે તે વાસ્તવમાં તમારો ઓપરેટર L છે તેથી ઓપરેટર હું તેને આ રીતે લખી શકું છું તેથી આ મારા L ઓપરેટરનું ઉદાહરણ છે અને તે E બરાબર છે જો મારી પાસે વર્તમાન ટર્મ હોય તો તે ક્યાં જાય છે આ J ટર્મ તે બિન શૂન્ય છે જ્યાં તે જાય છે તે જમણી બાજુએ જમણી બાજુએ મારું f હશે કારણ કે ત્યાં કોઈ વિદ્યુત ક્ષેત્ર અથવા કંઈપણ તે જમણી બાજુએ આવશે નહીં તેથી અમે જમણી બાજુએ બિન શૂન્યના ઉદાહરણો જોયા છે પરંતુ મુખ્ય તફાવત જે તમે આ સમીકરણમાં અવલોકન કરી શકો છો જે અમે પહેલાથી જ અભ્યાસ કર્યો છે તે એ છે કે ઑપરેટરમાં કોઈ સંકલિત સંકલન સમીકરણ નથી મારો મતલબ છે કે ઓપરેશનમાં કોઈ સંકલિત સંકલન ચિહ્ન નથી તે સંપૂર્ણ રીતે શું છે ડેરિવેટિવ હા તે જમણી બાજુએ 0 ની જગ્યાએ આવશે વાસ્તવમાં જો વર્તમાન પણ હોય તો તે જમણી બાજુએ હશે તેથી આ સરવાળો પ્રમાણે છે આ તત્વની મર્યાદિત પદ્ધતિનું તમારું મૂળભૂત સેટઅપ છે તે છે સૌપ્રથમ બેઝિક ફંક્શન્સ સબ ડોમેઈન છે જે એક મુખ્ય બિંદુ છે જે આગળ તમારું ઓપરેટર ડિફરન્સિયલ ઓપરેટર છે તેથી તેના સોલ્યુશનમાં ગ્રીનનું કોઈ ફંક્શન સામેલ નથી જ્યારે મને તે સંકલિત સંકલન સમીકરણ મળ્યું ત્યારે મને તેની જરૂર છે મારો મતલબ છે કે ગ્રીનનું ફંક્શન ત્યાં ઉકેલ તરીકે દેખાશે અને છૂટાછવાયા ભાગ આનાથી સ્પષ્ટ નથી પરંતુ આપણે તેના પર આવીશું કારણ કે આપણે ઉદાહરણો લઈશું અને તેથી આ મૂળભૂત માળખું છે જેની સાથે આપણે આગળ વધીશું અને ફાઇનાઇટ એલિમેન્ટ મેથડનો થોડો વધુ અભ્યાસ કરીશું તેથી અનુગામી મોડ્યુલો આપણે જોઈશું કે આના માટેના ઉદાહરણો અને કિસ્સાઓ શું છે આપણે સમીકરણોની છૂટાછવાયા પ્રણાલી પર કેવી રીતે પહોંચીશું આપણે તેને 1 D અને 2 D ઉદાહરણો સાથે કેવી રીતે હલ કરીશું અત્યાર સુધી આ અંગે કોઈપણ પ્રશ્નો નોંધ લો કે લગભગ દરેક એક નવી પદ્ધતિમાં જે આપણને આવે છે તેમાં આપણે હંમેશા માત્ર મેક્સવેલના સમીકરણોથી શરૂઆત કરીએ છીએ અને કાં તો તેને ડિફફરેનશીયલ માર્ગ અથવા સંકલિત સંકલન માર્ગ દ્વારા લઈએ છીએ અને પછી તેમાંથી વિવિધ પદ્ધતિઓ આવે છે તમારે ફક્ત મેક્સવેલના સમીકરણો વેક્ટર કેલ્ક્યુલસ વિશે જાણવાની જરૂર છે તે પ્રારંભિક બિંદુ છે